આમ જ્યારે પણ ફેઝર ડાયાગ્રામ દોરશે તે RMS મૂલ્યમાં હોવું જોઈએ મહતમ મુલ્ય ન લો લીડીગ લેગિંગ થોડુંક સમજણ રાખો AC સર્કિટ તો પણ આ રીતે સમજો બધું ખૂબ સરળ લાગશે આમ આમ આગળ આ છે i1 i2 બંને પદ્ધતિઓથી શોધવામાં આવે છે આમ હવે કરંટ ને રેક્ટેન્ગુંલર અથવા પોલર ફોર્મ માં વ્યક્ત કરી રહ્યા છીએ હવે આમ ઉદાહરણ તરીકે ધારો કે i1 એ 5 √ 2 ખૂણો 0 છે અને i અને i2 r જેને i2 કહે છે i2 તે લેવામાં આવ્યું છે તે જાણતા હતા કે r 10 sin ω t 60 o આ લેવાયું આમ ખૂણો 60 o અને આ એક મહતમ મૂલ્ય છે આમ જ્યારે ફેઝર ની જેમ રજૂ થાય છે ત્યારે તે રજૂ કરે છે ત્યારે તે 10 √ 2 હશે આ તે છે RMS મૂલ્ય અને 60 ખૂણો છે આમ જો આ i1 અને i2 ગુણાકાર કરો તો તે ફક્ત આ વસ્તુ માટે છે આમ તે 5 10 502 હશે આમ 25 અને 0o 60 o આમ આખરે તે 60 o આપશે અને જો i1i2 ને વિભાજીત કરશે તો તે 52 ખૂણો 0 o અને 102 ખૂણો 60 o હશે તે 0 5 ખૂણો 60 o હશે માની લો કે આ કંઈક એવું છે જો ખૂણો θ1 અને છેદમાં હોય જો ખૂણો θ2 હોય તો પછી આ એક ખૂણો θ1 θ2 હશે આમ આ ખૂણો આમાંથી એક બાદ કરવામાં આવશે જો અંશમાં ખૂણો લખો અને અંશમાં r કરો હવે ધારો કે જો તે ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું છે તો ધારો કે 2 ખૂણો θ1 ભાગ્યા 5 ખૂણો θ2 આમ 25 એ 0 4 ખૂણો π √ θ1 θ2 છે આ રીતે લખી શકો છો હવે ફરીથી તેને સમજાવું ધારો કે 2 ખૂણો θ1 5 ખૂણો θ2 માની લો આ અંશ ખૂણો θ1 3 છે પરંતુ જો તે છેદમાં હોય તો તે 25 થશે પછી જો આ રીતે લખો તે θ2 θ1 હશે આમ જે રીતે જોઈએ છે તો આ કિસ્સામાં તે 5 √ 210 √ 2 છે 5 હશે અને તે ખરેખર ખૂણો 0 o ખૂણો 60 o અંશ 0 o છેદ 60 o હતું જે ખરેખર 0 o 60 o angle 60 o આવી રહ્યું હતું આમ જ તે 60 o છે આમ આશા છે કે આ r આ ઉચ્ચતર માધ્યમિક ગણિતનું જટિલ સંખ્યાના પ્રકરણ 11 માં છે આમ ચાલો તેને સમજાવું આમ એક આંકડા આપવામાં આવે છે જે તેને હલ કરો આ એક i1 i2 અને i 3 આપવામાં આવે છે અને i 3 અહીં શોધવા માટે KCL i 3 i1 i2 કહેશે અને તે મુજબ તે કરશે આમ જે આપવામાં આવે છે તે આપવામાં આવે છે i1 t આપવામાં આવે છે આ એક i2 t આપવામાં આવે છે આ i 3 શોધવા માટે હોય છે જવાબમાં i 3 શોધવું પડશે તે અહીં i 3 t આપવામાં આવે છે આમ જવાબ 50 √ 2 sin ω t છે હવે સાઇનુંસાઇડિયલ ઇનપુટ પર RLC સર્કિટનો સ્થિર સ્થિતિમાં પ્રતિસાદ છે આમ ધ્યાનમાં લેવામાં આવશે 11 પ્રથમ પ્રારંભિક સર્કિટ એક સંપૂર્ણ અવરોધક સર્કિટ ધારો કે આ કિસ્સામાં સર્કિટ સંપૂર્ણપણે પોલર છે તે ત્વરિત છે આ પોલારીટી ત્વરિત છે અને આ કિસ્સામાં r વોલ્ટેજ સ્રોત V Vm sin ω t આમ તે ir અને પાવર લોસ શોધવા માટે હોય છે આમ તે કિસ્સામાં સામાન્ય રીતે IR V R કહો કારણ કે આ વોલ્ટેજ V Vm sin ω t છે અને આ તે R છે જે અવરોધક સર્કિટ છે આમ તે V Vm sin ω t છે આમ તે Vm R sin ω t છે અને આ છે Im sin ω t લખી શકે છે અને Im Vm R આ કરંટ નું મહત્તમ મૂલ્ય છે હવે કરંટ નું RMS મૂલ્ય એ છે કે વોલ્ટેજ અવરોધ IR RMS મૂલ્ય આમ vm મહત્તમ મૂલ્ય છે આમ તે RMS મૂલ્ય vm √ 2 છે આમ કરંટ નું RMS મૂલ્ય આર vm √ 2 ભાગ્યા R છે તે ખરેખર Im√ 2 કારણ કે Im VmR છે આમ અહીં જો m VmR મૂકવામાં આવે તો તે Im√ 2 છે આને તે કરંટ કહે છે હવે પ્રશ્ન એ છે કે આ છે V Vm sin ω t V Vm sin ω t ચાલો તેને ફરીથી સમજાવું પછી તે સરળ બનશે ધારો કે V Vm sin ω t આમ આ કિસ્સામાં આ ઓછું ખૂણો સંકળાયેલ છે કે તે ω t 0 o છે જો r હોય તો તેને ફેઝર ફોર્મમાં મૂકો તો RMS વેલ્યુ લો આમ એમ કહી શકો કે V છે Vએરો મૂકી રહ્યા છીએ Vm√ 2 ખૂણો 0 o Vm√ 2 એ વોલ્ટેજ નું RMS મૂલ્ય છે એ જ રીતે કરંટ ને પણ IR Im sin ω t મળ્યો છે તેનો અર્થ એ કે શું આ કરંટ IR છે આ હાલની જેમ IR છે તે આગળ વધી રહ્યું છે આમ IR ક્યાંક i અહીં લખી રહ્યો છું IR Im√ 2ખૂણો 0 o કારણ કે અહીં પણ કોઈપણ ખૂણો સંકળાયેલ નથી કે V અને i બંનેમાં ખૂણો 0 o તેનો અર્થ એ કે તેઓ ફેઝ માં છે તેઓ ફેઝ માં છે તે ત્યાંથી કરવામાં આવ્યું છે અહીં તેઓ બંને ફેઝ માં છે IR અને V બંને ફેઝ માં છે આમ બંને ખૂણા 0 છે આમ બંને ફેઝ માં છે હવે તેનો અર્થ છે V આપણે V ખૂણો 0 લખી શકીએ છીએ આમ V એ પરિમાણ છે માફ કરશો V એ વોલ્ટેજ નું પરિમાણ છે તો V ખૂણો 0 નો અર્થ cos 0 j sin 0 cos 0 જે 1 છે અને sin 0 0 આમ જ V j 0 લખી શકો છો એ જ રીતે કરંટ IR ખૂણો 0 માટે આમ cos 0 j sin 0 o આમ તે IR j 0 1 j 0 બની રહ્યું છે આમ કરંટ વોલ્ટેજ સાથેના ફેઝ માં હશે આ કરંટ વોલ્ટેજ માં ફેઝ માં હશે આમ પાવર માટે જોડાણ કરશે આમ ચાલો તેને સમજાવું આમ આ કિસ્સામાં કરંટ એ વોલ્ટેજ સાથેના ફેઝ માં હશે આમ r શું કહે છે તે પછી AC સર્કિટ સંબંધિત છે ઈમ્પેડંસ ફંક્શન હવે પ્રશ્ન એ છે કે ઇમ્પિડન્સ ફંક્શનમાં 2 મહત્વપૂર્ણ છે Vm થી Im અથવા V થી I નો ગુણોત્તર એનો અર્થ એ કે જો AC સર્કિટમાં મૂળભૂત રીતે ઇમ્પિડન્સ સાથે હશે આમ ઇમ્પિડન્સ Z હશે આમ Z બાર એક જટિલ સંખ્યા મૂકશે તે VmIm ક્યાં લખી શકે છે અથવા Vm√ 2 ભાગ્યા Im√ 2 લખી શકે છે એટલે કે કરંટ અથવા મહતમ વોલ્ટેજ અને RMS મૂલ્ય કરંટ છે આમ આ ખરેખર જટિલ r છે જેને r જટિલ નંબર કહે છે આમ જો Z ઈમ્પેડંસ એ ફેઝર જથ્થો નથી તો હું પછી બતાવું આમ તે હશે આ પરિમાણ વોલ્ટેજ નુંRMS મૂલ્ય કરંટનું RMS મૂલ્ય આ માત્ર પરિમાણ છે તે ખૂણો છે આ માત્ર એક પરિમાણ છે આમ હવે બાર ની જરૂર નથી આમ તે માત્ર પરિમાણ છે ખૂણો પછીથી જોશો આમ તે ખરેખર વોલ્ટેજ ના મહતમ મુલ્ય કરંટના મહતમ મૂલ્યએ અવરોધ છે અથવા વોલ્ટેજ ના RMS મૂલ્ય અથવા કરંટ ના RMS મૂલ્ય છે જે અહીં કહ્યું છે આમ આમ તે અવરોધક સર્કિટ ના કિસ્સામાં હોઈ શકે છે અવરોધક સર્કિટના કિસ્સામાં આ ખરેખર ત્યાં ફક્ત R છે તે ઈમ્પેડંસ નથી ખરેખર એક જટિલ જથ્થો છે પરંતુ R ના કિસ્સામાં આ ફક્ત R છે આમ Z R j 0 લખી શકીએ છીએ આમ X ત્યાં નથી રિએક્તન્સ ભાગ પછી જોઈશુ આમ X ત્યાં નથી આમ Z અહીં Z R j 0 બનાવી શકીએ છીએ આપણે Z ખૂણો 0 લખી શકીએ છીએ કારણ કે આને r 0 કહે છે અને આ R છે આમ તે જટિલ સંખ્યા છે તે એક જટિલ સંખ્યા છે આમ સામાન્ય રીતે જાણો કે જો a j b જટિલ સંખ્યા છે તો પછી આ ખૂણો tan inverse r ba છે આમ તે કિસ્સામાં જો R r 0 j 0 આવે છે તેનો અર્થ એ કે a R અને b 0 આમ તે 0R હશે તો π 0 એટલે જ ખૂણો 0 છે આમ આમ જ Z આ Z પરિમાણ છે અને Z મૂળભૂત રીતે R ફક્ત અવરોધ છે આમ આ r છે અને આ કોઈ એરોનું પ્રતિનિધિત્વ કરે છે તે ક્યારે પસાર થશે ભૂલ જાણો હું દરેક જગ્યાએ સુધારવાનો પ્રયત્ન કરીશ એરો ન મૂકશો કેમ કે આ ફેઝર જથ્થો નથી તે ફક્ત જટિલ સંખ્યામાં રજૂ કરવા માટે Z બાર મૂકો તે ફેઝર જથ્થો નથી જો વોલ્ટેજ અને કરંટ બંને ફેઝર જથ્થો છે પરંતુ Z અવરોધ નથી તે ફેઝર જથ્થો નથી આમ આ છે હવે આગળ તે અહીં Z ખૂણાનું ઉદાહરણ છે આમ બધું લખેલું છે હવે આગળ પાવર છે શુદ્ધ અવરોધક સર્કિટ માટે ઈમ્પીડંસ અહીં તે ફક્ત બાર હશે કોઈ એરો નહીં ઘણી જગ્યાએ તે ત્યાં છે આ લખવામાં ભૂલ છે આમ હું તેને સુધારી રહ્યો છું આમ આ ખરેખર R ખૂણો 0 છે જે કંઈપણ મેં કહ્યું Z R R ખૂણો 0 હવે તત્કાળ પાવર કારણ કે AC સર્કિટ છે આમ ત્વરિત પાવર p v I આમ v Vm sin ω t અને I i sin ω t આમ જો આને ગુણાકાર કરો તો તે Vm Im sin 2 ω t હશે આ વસ્તુ છે અથવા p તે cos 2 π 1 2 sin 2 π આમ sin 2 π 1 cos 2 π 2 આમ તે અહીં 1 2 ω t 2 આમ જો કરવું આમ તે Vm Im2 Vm Im2 cos 2 ω t હશે આ ખબર છે આમ એકવાર થઈ જાય પછી આમ સરેરાશ પાવર p 1 T 0 થી T લે છે જેને p dt કહે છે સરેરાશ પાવર છે આમ જો સરેરાશ પાવરનો ઉપયોગ કરો તો આ એક છે આ ખરેખર આ 2 છે જો આલેખ પર નજર નાખો તો આ અચળ પદ Vm Im2 છે તો આ Vm Im2 છે આ Vm Im2 છે તે બતાવવામાં આવ્યું છે અને બીજો પદ બમણી આવૃત્તિ છે Vm Im2 cos 2 ω t આમ આ એક છે Vm Im2 cos 2 ω t હવે જ્યારે એકસાથે આલેખ દોરો આ જાડી રેખા આ એક r p છે આ p આલેખ છે આમ જ્યારે સરેરાશ સમયગાળાના કુલ સમયગાળા પર સંકલન કરવાનો પ્રયાસ કરો આમ p r 1T 0 to T r Vm Im2 Vm Im2 cos 2 ω t dt જો ફક્ત આ સંકલન કરો તો તે મળશે V Iએ RMS મૂલ્ય છે અને i વોલ્ટેજ નું RMS મૂલ્ય અને i કરંટ નું RMS મૂલ્ય છે જો તે સંબંધનો ઉપયોગ કરીને તેને સંકલન કરો ω 2π T આ સંબંધને V I મળશે અને તે Vm√ 2 છે જે V છે અનેI Im√ 2 તેનો અર્થ એ કે V Vm√ 2 V એ RMS મૂલ્ય છે અને I Im√ 2 જે RMS મૂલ્ય છે આમ મૂળભૂત રીતે તે v i છે કારણ કે તે શુદ્ધ અવરોધક સર્કિટ છે આમ આ પાવર v i છે અને ઉત્પન્ન થતી ઊર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે કોઈપણ ઊર્જા ઉત્પન્ન કરશે તે અવરોધમાં ડીસીપેત થઇ જશે કારણ કે તે શુદ્ધ અવરોધક સર્કિટ છે તો આ r v i છે આમ AC સપ્લાય V Vm sin ω t પાવર p v i સાથેના અવરોધક સર્કિટ માટે પરંતુ આ કિસ્સામાં V એ વોલ્ટેજ નું RMS મૂલ્ય હોવું જોઈએ અને i કરંટ નું RMS મૂલ્ય હોવું જોઈએ આગળ તે છે આગળ એક વિશિષ્ટ રીતે ઇન્ડકટીવ સર્કિટ છે અહીં મારો અર્થ એ છે કે મેં ખરેખર શું કર્યું છે આ પ્રથમ એક એક તત્વને લીધું છે કે આપણી વિભાવના કેવી છે તે જોવાની કોશિશ કરશે આમ આગળ એકદમ અનુકૂળ સર્કિટ છે સંપૂર્ણ રૂપે ઇન્ડકટીવ સર્કિટ છે આમ આ કિસ્સામાં ત્વરિત પોલારીટી હશે હુંતે ચૂકી ગયો છું તે કહો તે ઇન્ડકટીવ સર્કિટ છે તે L છે અન્ય કોઈ તત્વ ત્યાં નથી અને આમાંથી વહેતું કરંટ iL છે અને તે ત્વરિત છે અને ત્વરિત પોલારીટી છે આમ તે કિસ્સામાં જાણો કે V L d iL dt સમાન છે અને V Vm sin ω t આપવામાં આવે છે આમ L d iL dt Vm sin ω t આમ d iL બરાબરVmL sin ω t dt છે જો સંકલન હોય તો iL Vm ω L cos ω t મળશે આમ સ્થિર સ્થિતિ નિરાકરણમાં આ સંકલન આ અચળ 0 છે કારણ કે તે X અક્ષ વિશે સીમેટ્રીક છે આમ સંકલનમાં r ની કોઈ સતતતા નથી આમ તે ફક્ત iL Vmω L cos ω tછે આમ આ iL Vmω L cos ω t Vmω L sin ω t 90 o લખી શકો છો આમ ચાલો તેને સમજાવું આમ આ એક આ cos ω t જાણો કે આ આ એક લખી શકે છે Vmω L cos ω t લખી શકે છે sin 90 o ω t અને આ છે જ્યારે આ sin પદ પર જાઓ અને અંદર જતા તે ω t 90 o હશે આમ જ iL Vmω L sin ω t 90 o આમ આ એક તેનો અર્થ એ કે આ એક તે લખી શકાય છે Im sin ω t 90 o તેનો અર્થ એ કે આ Im Vmω L Im Vmω L છે આમ ચાલો તેને સમજાવું આમ આ કિસ્સામાં r આ વોલ્ટેજ V Vm sin ω t છે આમ ચાલો તેને અહીં V Vm ઘન માફ કરશો V Vm sin ω t લખીએ કોઈ ખૂણો તેની સાથે સંકળાયેલ નથી જો આ વસ્તુમાં મૂકવામાં આવે તો V V V એ RMS મૂલ્ય છે તે Vm√ 2 છે અને તે ખૂણો 0 હોવું જોઈએ કહો અને V એ RMS મૂલ્ય છે તે Vm√ 2હશે એ જ રીતે અહીં કરંટ Im sin ω t 90 o આમ આ iL તે લખી શકાય છે iL કહેવા પ્રમાણે લખી શકાય છે આ ફેઝર જથ્થો કહે છે iL ખૂણો 90 o ખૂણો છે 90 o બસ ફક્ત પકડી રાખો અહીં લખો આ iL આ iL આ ફેઝર જથ્થો છે જો લખો આ RMS મૂલ્યનો ખૂણો 90 o છે અને iL તે im √ 2 છે તેનો અર્થ છે તે 90 o છે તેનો અર્થ એ કે તેને સમજાવું તેનો અર્થ એ કે અહીંથી આ આકૃતિ જોવો તેનો અર્થ એ કે આ વોલ્ટેજ છે આ વોલ્ટેજ ફેઝર છે તે V ખૂણો 0 અને કરંટ છે મેં કહ્યું હતું કે તે અહીં હશે તે અહીં iL 90 o લખ્યું છે આમ કરંટ એ વોલ્ટેજ 90 o એ શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટ માં છે અને અહીં તે એરો હોવું જોઈએ નહીં તે એરો ન હોવું જોઈએ તે ફક્ત Z બાર જટિલ સંખ્યા હોવું જોઈએ હવે તેનો અર્થ એ છે કે જો આના જેવું દેખાય છે ઉદાહરણ તરીકે જો આ v r V rms મૂલ્ય જેવું દેખાય છે કહો ખૂણો 0 o અને I I iL ખૂણો 90 o આમ આ આ વસ્તુ છે પછી Z ખરેખર Z ખરેખર V એરો ભાગ્યા r I એરો એટલે કે અહીં જે કંઇ લખ્યું છે અહીં જે કંઈ લખ્યું છે તે Z L મૂકી રહ્યું છે આમ Z L V મૂકો અને જો આ કરો તો આમ અને જાણો કે V ખૂણો 0 કહે છે અને i આ RMS છે તે છે તે RMS મૂલ્ય છે તો i આ iL r V r Vm આ RMS મૂલ્ય છે તે vm √ 2 છે અને આ એક પણ આ ખૂણો 90 o છે આનો અર્થ એ કે તેને પકડી રાખવા દો સ્પષ્ટ કરવા દો નહીં તો સમજી શકાશે નહિ આમ V એરો ભાગ્યા I એરો જે Z L i છે તે લખો કે V RMS તે V ભાગ્યા iL ખૂણો 90 o છે આ iL ખૂણો 90 o છે આમ V Vm√ 2 અને iL RMS મૂલ્ય Im√ 2 તેનો અર્થ છે Vmr √ 2 પછી આ √ 2 છે પછી ω L આ ખરેખર ω L ખૂણો 90 o છે આમ આ ω L ખૂણો 90 o છે તેનો અર્થ એ કે Z બાર ω L ખૂણો 90 o હશે તો અહીં તે બનાવવામાં આવ્યું છે જે આ પણ છે આમ V ω L ખૂણો 90 o થોડુંક કરો શરૂઆતમાં થોડી પ્રેક્ટિસ જરૂરી છે આમ ક્યાંય પણ મૂંઝવણ ન હોવી જોઈએ મેં જ્યાં પણ Z બાર લખી છે તે ભૂલ છે જટિલ સંખ્યાને રજૂ કરવા માટે ફક્ત બાર મૂકો કારણ કે Z ફેઝર ની માત્રા નથી આમ તે ફક્ત જટિલ સંખ્યા છે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આમ આ ખરેખર ω L 90 o છે તેનો અર્થ એ કે પછી ઇન્ડકટીવ સર્કિટ માટે તેને સમજાવું આમ ઇન્ડકટીવ સર્કિટ માટે r Z L છે તેનો અર્થ Z L r L ω કેટલીકવાર X L એ r નું રિએક્ટન્ટ કહે છે આમ ઇન્ડકટીવ રિએક્ટન્ટ L ω અને ω 2πf આમ X L 2πf L છે પાછળથી આંકડા તે જાણશે આમ આ તે છે જે ઉપરોક્ત અવરોધનું મુલ્ય છે ω L ને ઇન્ડકટીવ રિએક્ટન્ટ કહેવામાં આવે છે X L L ω 2πf L અહીં બધું લખાયેલું છે ખરેખર નોંધ્યું છે કારણ કે અહીં ખૂબ નજીકથી લખાયેલું છે પરંતુ જ્યારે પણ તેને વાંચો કંઈપણ હોય તો ફક્ત તેને ઝૂમ કરો તે બધુ જ છે આમ આગળ આ તે છે તેનો અર્થ એ કે જો આ જોશો તો પાવર આવશે હવે જો આ જુઓ કે આ આ આડી રેખા વોલ્ટેજ છે આ વોલ્ટેજ વેવફોર્મ છે કારણ કે V બરાબર Vm sin ω t છે આમ તે પ્રારંભ કરો 0 થી શરૂ થાય છે અને I ના કિસ્સામાં તે લેગીગ 90 o છે આમ જ હું અહીંથી પ્રારંભ કરું છું હું અહીંથી પ્રારંભ કરું છું આ I એ લેગિંગ 90 o અને આ I sin ω t 90 o જ્યારે ω t એ 0 હોય Im sin 90 o આમ Im આમ અહીં તે શરૂ થઈ રહ્યું છે આ r Im અહીંથી પ્રારંભ કરું છું આમ આગળ પાવર છે અહીં પાવર ગ્રાફ છે આમ તેનો અર્થ એ કે શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટ માં કરંટ વોલ્ટેજ 90 o લેગ છે આ તે ફેઝર આકૃતિમાંથી મળ્યો ત્વરિત પાવર તાત્કાલિક પાવર p v i ઇન્ડકટીવ સર્કિટ માં V Vm sin ω t અને તેને T Im sin ω t 90 o મળશે તેનો અર્થ છે Vm Im અને જો તે હશે sin ω t cos ω t કારણ કે તે r sin ω t 90 o લો sin લો તે ત્યાં હશે આમ તે sin 90 o ω t આમ તે cos ω t છે આમ જ sin ω t cos ω t આમ આ અંશ અને છેદ 2 ને ગુણાકાર કરી રહ્યો હતો તો તે થશે Vm Im2 2 sin ω t cos ω t એટલે કે 2 sin π cos π તે sin 2 π છે આમ જ તે લખ્યું છે Vm Im2 sin 2 ω t આ p v i છે હવે સરેરાશ પાવર 1 થી Tથઈ જશે આ તેને મૂકે છે અને સંકલન કરે છે આ સંબંધનો હંમેશાં ઉપયોગ કરો ω i 2π T આ સંબંધ હંમેશા વપરાય છે આમ જો ઇન્ડકટીવ સર્કિટ 1T 0 થી T p dt માટે સરેરાશ પાવર બનાવો તો તે 0 મળશે કારણ કે અહીં કોઈ અવરોધક નથી આમ શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટ માં પાવરનો કોઈ પ્રશ્ન નથી તો ચાલો તેને રદ કરીએ આમ હવે તે કિસ્સામાં જો તે પાવર જુઓ તો આ બમણી આવૃત્તિ છે આમ જો જોશો તો તે પાવર ભિન્નતા બમણી આવૃત્તિ 2 ω છે આ 2 ω છે કારણ કે તે 2 ω છે સરેરાશ પાવર શોષાય છે 0 તેનો અર્થ એ કે ઇન્ડકટીવ તત્વ લાગુ કરેલ વોલ્ટેજ ના સાયકલ ના 1 ક્વાર્ટર દરમિયાન સ્ત્રોતોમાંથી ઉર્જા r પ્રાપ્ત કરે છે અને તે પછીના ક્વાર્ટર દરમિયાન સાયકલ ના ક્વાર્ટર દરમિયાન ચલિત સ્ત્રોતોમાં ઉર્જાની બરાબર આપે છે તે બમણી આવૃત્તિ છે આમ ચાલો તેને સમજાવું આ આકૃતિ જોવો તો આ r પાવર અભિવ્યક્તિ છે આ r પાવર અભિવ્યક્તિ છે આ જાડી રેખા એ પાવરની અભિવ્યક્તિ છે આમ જો તે 0 છે તે T 4 હશે તે T 2 છે તે 3 T 4 છે અને તે T છે તેનો અર્થ છે જો તે આ લે છે તો આ 0 છે આ તે π 2 છે આ છે અને આ r 3π 2 છે અને આ 2π છે આમ જો તે જુઓ કે તે આ કરંટ અથવા વોલ્ટેજ છે તે ખરેખર 0 થીπ વચ્ચે r માં અડધા સાયકલ ની ગણતરી કરે છે તે માટે સમજાવું માની લો આ 0 છે આ π છે અને આ આ 2π છે આમ જો આ બિંદુને જુઓ અને જુઓ તો તે π2 છે આમ જ્યારે કરંટ અથવા વોલ્ટેજ ગમે તે લે છે ઉદાહરણ તરીકે વોલ્ટેજ તે માં અડધા સાયકલ ને 0 થી π માં પૂર્ણ કરી રહ્યું છે જ્યારે આ પાવર ખરેખર તે π માં તે પૂર્ણ કરે છે કારણ કે આવૃત્તિ 2 ω બમણી આવૃત્તિ છે તેનો અર્થ એનો અર્થ એ કે આ દરેક ક્વાર્ટર r છે જેને r ક્વાર્ટર સાયકલ કહે છે આમ આ દરેક ભાગમાં તે બીજા ક્વાર્ટરમાં બીજા સાયકલ માં ઉર્જા પ્રાપ્ત કરે છે તે જ પાછો મોકલે છે તે સ્રોત પાછું પહોંચાડે છે આમ 1 1 ક્વાર્ટર સાયકલ તે બીજા ક્વાર્ટર સાયકલ ને શોષી લેશે તે પાછો આવશે આમ ચાલો તેને સમજાવું આમ તે મેં અહીં લખ્યું છે તે અહીં શું લખ્યું છે કે સરેરાશ પાવર શોષાય છે 0 જે તે અહીં આપવામાં આવે છે કૃપા કરીને આ સંકલન કરો તે સરળ વસ્તુ છે ઇન્ડકટીવ તત્વ સાયકલ ના 1 ક્વાર્ટર દરમિયાન સ્રોતમાંથી ઉર્જા મેળવે છે મેં કહ્યું કે કારણ કે 0 થી π માં તે 1 સાયકલ પૂર્ણ કરે છે આમ તેનો અર્થ એ કે 2 માં 2π માં તે 2 સાયકલ પૂર્ણ કરી રહ્યું છે કારણ કે તે બમણી આવૃત્તિ છે આમ આમ જ તે લાગુ કરેલ વોલ્ટેજ ના સાયકલ ના 1 ક્વાર્ટર દરમિયાન સ્રોતમાંથી ઉર્જા મેળવે છે અને સાયકલ ના આગામી 1 ક્વાર્ટર દરમિયાન ચલિત સ્રોતમાં ઉર્જાની બરાબર છે અને આ દરમિયાન સર્કિટમાં ઉર્જા પહોંચાડવામાં આવે છે આમ તે સંકલનને T 4 T4 થી T 2 લેશે કેમ જો આ 0 છે તો આ બિંદુ T 4 છે અને આ બિંદુ T 2 છે અને આ છે 3 t 4 અને આ છે T T જો આ રીતે લો T 2π આમ આ છે તેનો અર્થ એ કે t 4 થી t 2 સુધી સંકલન કરવું પડશે આમ જો આમ કરો તો આમ T 4 થી T 2 અને તે છે Vm Im2 sin 2 ω t dt જો આ સંકલન અને સરળ બનાવો ω 2π 2 તો તે હશે ફક્ત અર્ધL Im 2 તેનો અર્થ છે કે અડધો L Im 2 લખી શકશે L Im√ 2 2 તેનો અર્થ એ કે L IRms 2 આમ જે પણ AC સર્કિટમાં જાણો કે ઉર્જા સંગ્રહિત છે તે અડધી L Im 2 છે આમ જો કોઈ કહે છે કે અડધો L I 2 નો અર્થ છે તો તે R m મહતમ મૂલ્ય છે RMS મૂલ્ય નથી જો RMS મૂલ્ય લો તો તે L IRms 2 હશે આમ જ તે અડધો L Im 2 છે એ જ રીતે સમાનરૂપે સંપૂર્ણ કેપેસિટીવ સર્કિટ કેવળ કેપેસિટીવ લાગુ કરવામાં આવશે ઇન્ડક્ટર ને રીતને અનુસરે છે ફક્ત તે વિરોધી હશે આમ આ કિસ્સામાં શુદ્ધ કેપેસિટીવ સર્કિટ ના કિસ્સામાં જાણો DC સર્કિટ વિશ્લેષણમાંથી q C V આમ V qC V Vm sin ω t સાથે લીધો અને ત્વરિત પોલારીટી ત્યાં છે અને તેનો અર્થ છે જો લે તો તેનો અર્થ છે IC dqdt તે જાણો આમ આ એક Vm ω C cos ω t હોવું જોઈએ આ તે છે જો આમાંથી કોઈનું વિકલન લેવું હોય તો i dq dt આમ તે Vm r ω C cos ω t હશે આમ sin 90 o cos લખી શકે છે આમ આ1 VmIC Vm1ω C sin ω t 90 o લખી શકો છો તેનો અર્થ V V Vm sin ω t તેનો અર્થ એ કે RMS મૂલ્ય એ vm √ 2 છે જે V Vm√ 2 છે તેનો અર્થ એ કે ફેઝર તે V ખૂણો 0 o હશે તેનો અર્થ એ કે આ એક લખી શકે છે એ જ રીતે કરંટ માટે Im sin ω t મેળવ્યું આમ કરંટ કહે છે IC આ કરંટ લખી રહ્યા છે IC છે IC લખી રહ્યા છે આમ IC આપણે IC ખૂણો 90 o લખી શકીએ કારણ કે તે ω t 90 oઆવે છે આમ તે IC ખરેખર સમાન છે જેને આ IC કહે છે ક્યાંક અહીં હું લખી રહ્યો છું કે IC im √ 2 કારણ કે આ RMS મૂલ્ય છે જ્યારે પણ ફેઝ મૂલ્ય લખો કે તે RMS મૂલ્ય છે આમ IC Im√ 2 અને આ છે ImIm એ Vm Vm1ω C આપવામાં આવે છે આમ તે જ રીતે આગળ વધવું તે મળશે Z Z મળશે એ જ રીતે જે રીતે મેં ઉલ્લેખ કર્યો છે આમ આ કિસ્સામાં જો ખરેખર V દોરો તો મેં V V ખૂણો કહ્યું પછી 0 o અને IC r IC ખૂણો 90 o છે આમ આ કિસ્સામાં કરંટ 90 o છે અને આ 0 o છે આમ આ સંદર્ભ ફેઝર V છે અને આ i છે આમ કેપેસિટીવ સર્કિટ માટે i એ V ને લીડીગ 90 o અથવા બીજી રીતે V એ IC90 o થી પાછળ છે તો આ ફેઝર આકૃતિ અને સમાન રીત છે જો સમાન રીતે ખસેડો જો ચાલો તે જોશે કે r Z C ખરેખર ω C9 ખૂણો આ કિસ્સામાં 90 o છે જે રીતે મેં ઇન્ડકટીવ સર્કિટ માટે કર્યું છે તે કરો મળશે એનો અર્થ એ કે આ Z C એ પરિમાણ છે જે કેપેસિટીવ રિએક્ટેન્સ 1ω C છે અને તે ખૂણો છે જે 90 o છે આમ બાર મૂકો તેનો અર્થ એ કે તે ખરેખર 0 છે તે ખરેખર 0 ભૂલી જાઓ તે ખરેખર છે jω C cos 90 o j ખૂણો ચાલો તેને સમજાવું ખૂણો 90 o cos 90 o j sin 90 o j અને ગુણાકાર આ ω C આમ તે જે jω C હશે આમ 1ω C ખૂણો 90 o છે jω C આ j jω C છે આમ આ ખરેખર પરિમાણ છે ખરેખર ω એ C ને કેપેસિટીવ રિએક્ટેન્સ કહેવામાં આવે છે આમ આ ω C ખરેખર કહેવામાં આવે છે જેને તે કરે છે જે કેપેસિટીવ રિએક્ટન્સ છે અને તેને X 1 ω C અને ω 2πf તરીકે રજૂ કરે છે આમ 12πf C આમ શુદ્ધ કેપેસિટીવ સર્કિટ માં કરંટ વોલ્ટેજ 90 o છે મેં બતાવ્યું અને પાવર તો ચાલો તેને સમજાવું આમ શુદ્ધ કેપેસિટીવ માં પાવર અને ઉર્જા r શું કહે છે કે r તત્કાળ પાવર p v i પહેલાં જો Vm sin ω t Im Im sin ω t 90 o અને જો ફક્ત તેને સરળ બનાવશો તો તે તેને બનાવે છે તે Vm Im sin ω t હશે કારણ કે sin 90 o ω t cos ω t ગુણાકાર અંશો અને છેદો 2 આમ તે 2 sin cos છે આમ 2 એ sin ω t cos ω t છે આમ sin 2 ω t છે અને જો P 1 T 0 થી T p dt સરેરાશ પાવર લે છે આમ પાવર સમીકરણમાં બમણી આવૃત્તિ છે કારણ કે આ ખરેખર બમણી આવૃત્તિ 2 ω અને 0 છે કારણ કે ત્યાં કોઈ અવરોધક નથી આમ જ્યાં પાવર હશે અને ક્યાં પાવર નહીં હોય આમ સરેરાશ પાવર 0 હશે પરંતુ જો અહીં પણ લઈએ તો કેપેસીટર સાયકલ ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે છે અને સાયકલ ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સમાન ઉર્જા પાછી આપે છે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે આ જેને આ ફેઝર કહે છે આ આકૃતિ છે આ પાવર છે આ અહીં વોલ્ટેજ કરંટ છે કરંટ ના કિસ્સામાં લીડીગ છે આમ આ r Im છે જેમાં r મહતમ કરંટ છે અને કરંટ લીડીગ 90 છે કારણ કે વોલ્ટેજ કરતા ઝડપી છે આમ કરંટ 90 o આગળ છે આ IC છે જેને મહતમ મુલ્ય im છે તે Vm1ω C છે અને પાવર એ બમણી આવૃત્તિ છે આમ જો તે 0 છે તો તે T 4 છે પછી T 2 અને આમ તે છે આમ 2π માં કરે છે આમ કરંટ તે એક સાયકલ ફરશે પરંતુ 2π માં પાવર 2 સાયકલ કરશે તે 2 સાયકલ પૂર્ણ કરશે આમ આ કિસ્સામાં જો 0 થી t 4 આ કરો કે ફક્ત ક્વાર્ટર સાયકલ 0 થી 2 r જેને 4 Vm Im2 sin 2 ω t dt કહે છે જો આને સંકલન કરે છે તો તે અડધા C Vm 2 બનશે DC માં અડધા C Vm 2 કેપેસીટર માં ઉર્જા જાણો તે અડધા C Vm 2 બની રહ્યું છે તેનો અર્થ છે અર્ધ C Vm 2 આનો અર્થ એ કે આ એક C Vm√ 2 2 લખી શકાય છે તેનો અર્થ C v rms 2 એનો અર્થ એ કે AC સર્કિટમાં જ્યારે પણ r C V માટે વાત કરવામાં આવે છે C V 2 નો અર્થ થાય છે r V એ મહતમ મૂલ્ય છે અથવા તેને C V rms 2 બનાવવો પડે છે એટલે કે AC સર્કિટમાં સંગ્રહિત ઉર્જા અને કેપેસિટીવ સર્કિટ છે આમ આ એક સંપૂર્ણ કેપેસિટીવ સર્કિટ છે આમ જે શીખી ગયું કે શુદ્ધ અવરોધક સર્કિટમાં પાવર શોષાય છે તે જોયું છે કે તે v I છે શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટ ના કિસ્સામાં પાવર શોષી લે છે સરેરાશ પાવર 0 છે એ જ રીતે કેપેસિટીવ સર્કિટ માટે પરંતુ શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટમાં ઉર્જા તે અડધા L Im 2 અને કેપેસિટીવ માટે હશે તે અડધો C Vm 2 હશે 2 આ સંકલન ખૂબ જ સરળ છે જાતે કરી શકો છો પરંતુ આ ω 2π T સંબંધનો હંમેશાં ઉપયોગ કરવાની જરૂર છે